હવે આપણી પાસે આ છે બીજી ઓર્ડરની સિસ્ટમનું તદ્દન સંપૂર્ણ રીતે વિશ્લેષણ કરો હવે આપણે જે પ્રોટોટાઇપ અને ક્વાલિટી ફેક્ટર મેળવો ચાલો જોઈએ હવે V c ની સાપેક્ષે આનું વિકલન સમીકરણ L C હતું V c R C નું બીજું વિકલન અને V c V c નું પ્રથમ વિકલન V s બરાબર છે હવે ચાલો હું બીજી સર્કિટ લઉં જેમાં ઇન્ડક્ટરદ્વારા કરંટ અથવા રેઝિસ્ટરમાં વોલ્ટેજ વગેરે હવે અહીંનો કરંટ C d V c બાય d t છે આની સામેનો વોલ્ટેજ V s V c છે તેથી સ્પષ્ટપણે આના દ્વારા પસાર થતો કરંટ એ V s V cR છે અને આના દ્વારા કરંટ એ આપેલ દિશામાં કેપેસિટરમાં કરંટ અને રેઝિસ્ટરમાં કરંટ વચ્ચેનો તફાવત છે તેથી આ કરંટ i L એ V s V c R C d V c બાય d t છે અને આપણે ઇન્ડક્ટરની આરપારનો વોલ્ટેજ જાણીએ છીએ કે જે આ કિસ્સામાં કેપેસિટર પરના વોલ્ટેજ જેટલો જ છે તેથી V c જે ઇન્ડક્ટરનો વોલ્ટેજ પણ છે તે ઇન્ડક્ટરના કરંટના સમયના વિકલનના L ગણા બરાબર છે તેથી હવે આપણે આ આખી વસ્તુને i L માટે અવેજી કરીશું તેથી V c એ V s V c બાય R C d V c બાય d t ના સમયના વિકલન કરતાં L ગણો છે હવે તમે આની અંદરના શબ્દોને અલગ કરો અહીં તમને બીજું વિકલન મળશે વગેરે અને હું આ રીતે બધું કરીશ અને અંતે બધા પદોને ગોઠવીશ જેથી ચલો ડાબી બાજુએ હોય અને સોર્સ જમણી બાજુએ હોય હકીકતમાં હું સૂચન કરું છું કે તમે તેને અજમાવી જુઓ અને તેની સાથે સરખામણી કરો જે આપણી પાસે છે તેથી જો તમે તે કરશો તો તમને V c L ના બીજા વિકલનના L ગણા બાય R ગુણ્યા V c Vc નું પ્રથમ વિકલન જે L બાય R ગુણ્યા d V s બાય d t મળશે હવે જો તમે આ સમીકરણને તેની સાથે સરખાવો છો તો સૌ પ્રથમ જમણી બાજુ અલગ છે પરંતુ તમે ઇનપુટ ક્યાં લાગુ કરો છો અને કયા ચલને તમે આઉટપુટ ગણો છો તેના પર નિર્ભર હોય તેવા બહુ પરિણામ નથી જો તમે માત્ર નેચરલ રિસ્પોન્સ ને ધ્યાનમાં લો જે તમને V s ને 0 પર સેટ કરીને મળે છે જો તમે અહીં V s થી 0 કહ્યું હોય તો તમને કંઈક મળે છે જો તે V s થી 0 અહીં તમને બીજું કંઈક મળે છે તમે જુઓ છો કે પ્રથમ અને ત્રીજા પદ સમાન છે પરંતુ મધ્યમાં પદ અલગ છે તો અહીંનો આ ભાગ તે ભાગ કરતાં જુદો છે તો ચાલો જોઈએ કે તેનું પરિણામ શું આવે છે તેથી જો આપણી પાસે આ RL અને C જેવી સર્કિટ હોય તો આપણે જે વિકલન સમીકરણ પ્રાપ્ત કરીએ છીએ તે નેચરલ રિસ્પોન્સ માટે હું સોર્સ ની અવગણના કરીશ તેથી V s બરાબર 0 છે હવે આપણે આ પણ લખી શકીએ છીએ જેમ તમે જાણો છો અને ક્યારે તે આના જેવું સામાન્ય છે અહીં આ શબ્દ 2 zeta ω n છે અને આ શબ્દ અહીં ω n નો વર્ગ છે અને આપણે જાણીએ છીએ કે આ પરિણામ પહેલાથી જ નેચરલ ફ્રિક્વન્સી ω n 1 વર્ગમૂળ LC પર અને ડેમ્પિંગ ફેક્ટર ઝેટા એ R બાય 2 વર્ગમૂળમાં C બાય L વૈકલ્પિક વ્યાખ્યા સાથે આ અચળ પણ ω n બાય Q અને Q એ 1 ઓવર R વર્ગમૂળમાં L બાય C છે હવે ચાલો આપણે બીજા પ્રકારની સર્કિટ જોઈએ અને ચાલો હું ફરીથી 0 તરીકે સેટ કરું અને મને વિકલન સમીકરણ મળશે જે LC ગુણ્યા V c L નું બીજું વિકલન બાય આર ગુણ્યા V c V c નું પ્રથમ વિકલન છે જે 0 છે અને બીજી રીતે તેને સામાન્ય બનાવીએ છીએ તેથી આપણે આ શબ્દને 2 ઝેટા ω n અથવા ω n બાય Q દ્વારા અને આને ω n વર્ગ સાથે ઓળખવાથી આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે નેચરલ ફ્રિક્વન્સી બરાબર એ જ છે તે 1 ઓવર વર્ગમૂળ માં LC છે પરંતુ ક્વાલિટી ફેક્ટર હવે R ગુણ્યા વર્ગમૂળમાં C બાય L છે અને ડેમ્પિંગ ફેક્ટર ઝેટા 1 ઉપર 2 R વર્ગમૂળમાં L બાય C છે તેથી નેચરલ ફ્રિક્વન્સી સમાન છે પરંતુ ક્વાલિટી ફેક્ટર અને ડેમ્પિંગ ફેક્ટર બરાબર વિરુદ્ધ છે આ સર્કિટમાં ડાબી બાજુએ સ્પષ્ટ પ્રકારનો તફાવત જો તમે આપેલ L અને C માટે R વધારતા જશો તો તમે ડેમ્પિંગ ફેક્ટર વધારશો અથવા ક્વોલિટી ફેક્ટર ઘટાડશો જ્યાં આમાં જો તમે R ને જમણી બાજુએ વધારતા જાઓ છો ત્યારે તમે ડેમ્પિંગ ફેક્ટર ઘટાડશો અને ક્વાલિટી ફેક્ટર વધારશો તેથી આ બંને વચ્ચે વાસ્તવિક તફાવત શું છે તેથી ફરીથી કહ્યું કે આ ના કરો ચાલો આના ક્વાલિટી ફેક્ટર માટેનું સૂત્ર યાદ રાખો અને કોઈપણ RLC સર્કિટમાં તેનો ઉપયોગ કરો દાખલા તરીકે આ કિસ્સામાં તમે ખોટા બનશો કારણ કે અહીં Q તે એકની બરાબર પારસ્પરિક છે હવે આ બે અલગ અલગ પ્રકારના સર્કિટ છે અને આ માત્ર બે પ્રકારના R L C સર્કિટ નથી તમે જોશો કે તમારી પાસે R L C સર્કિટ હોઈ શકે છે જે આ કેટેગરીમાં કે તે કેટેગરીમાં બંધબેસતા નથી પરંતુ આ બે કેટલાક મૂળભૂત પ્રકારો છે અને તેના વિશે કંઈક જાણવું યોગ્ય છે જો તમે V s ને 0 પર સેટ કરો છો અને V s સાથે સર્કિટને 0 પર સેટ કરો છો તો તેમાં RL અને C હશે તેથી તમારી પાસે એક જ લૂપ હશે અને તે એકલી લૂપમાં તમારી પાસે શ્રેણીમાં RL અને C છે અને જો તમે જમણી બાજુના સર્કિટ માટે આ જ વસ્તુ કરો છો અને V s ને 0 પર સેટ કરી સર્કિટ દોરો છો જેનો અર્થ એ છે કે તે શોર્ટ સર્કિટ છે આપણી પાસે સમાંતરમાં RL અને C છે ત્યાં ફક્ત બે નોડ છે અને RLC સમાંતરમાં છે આ બે સર્કિટ વચ્ચેનો આવશ્યક તફાવત છે તેથી આ R L C સિરીજ સર્કિટ તરીકે ઓળખાય છે અને આને સમાંતર R L C સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે હવે આ બે કેસોમાં ક્વાલિટી ફેક્ટર વિપરીત કેમ બહાર આવે છે ક્વાલિટી ફેક્ટર આ સર્કિટની ગુણવત્તાનું અમુક માપ છે આ કિસ્સામાં ગુણવત્તાનો અર્થ શું છે હું વિકલનમાં જઈશ નહીં પરંતુ તે એક માપ છે કે કેવી રીતે કેટલી ઉર્જાનો સંગ્રહ થાય છે અને તેની સાપેક્ષે કેટલી ઉર્જા ગુમાવે છે હવે આમાં ડાબી બાજુના સર્કિટમાં તમે જોઈ શકો છો કે આત્યંતિક કિસ્સામાં જ્યારે R 0 પર જાય છે ત્યારે તમારી પાસે ફક્ત L અને C એકબીજા સાથે સમાંતરમાં હશે જેને તમે લૂપમાં શ્રેણીમાં અથવા એકબીજા સાથે સમાંતરમાં ગણી શકો છો મુદ્દો એ છે કે ત્યાં કોઈ નુકસા નથી અને આપણી પાસે ઇન્ડક્ટર પર થોડી પ્રારંભિક ઊર્જા હતી ચાલો કહીએ કે તે ક્યારેય ગુમાશે નહીં જે ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે ઉછાળ ચાલુ રાખશે હવે તે બરાબર એ જ વસ્તુ જમણી બાજુના સર્કિટમાં થાય છે જો R એ અનંત છે જો R અનંત છે તો આ એક ઓપન સર્કિટ છે તમારી પાસે ફક્ત L અને C એકબીજા સાથે સમાંતરમાં છે અને દાખલા તરીકે ઇન્ડક્ટર પર પ્રારંભિક ઊર્જા ક્યારેય ગુમાવાશે નહીં અને તે ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે પાછું ઉછળશે તેથી R બરાબર 0 પદ એ આ સર્કિટને લોસ લેશ સર્કિટ બનાવે છે R બરાબર અનંત પદ સર્કિટને લોસ લેશ સર્કિટ બનાવે છે અને ક્વાલિટી ફેક્ટર માટેની અભિવ્યક્તિ તેની સાથે સુસંગત છે તેથી જો તમે અહીં જોશો તો R બરાબર 0 એ Q બરાબર અનંત બનાવશે તેનો અર્થ એ છે કે આ શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સર્કિટ છે જે તમે ક્યારેક મેળવી શકો છો અને તે જ રીતે R બરાબર અનંત અહીં Q બરાબર અનંત બનાવશે જે શ્રેષ્ઠ ગુણવત્તા દર્શાવે છે અને તમે એ જ રીતે ડેમ્પિંગ ફેક્ટરનું અર્થઘટન કરી શકો છો જો R બરાબર 0 આ કિસ્સામાં ડેમ્પિંગ ફેક્ટર 0 સમાન હોય તેનો અર્થ એ છે કે કંપન ક્યારેય દેખાતું નથી જો તમારી પાસે ઇન્ડક્ટરમાં થોડી પ્રારંભિક ઉર્જા હોય તો કહી દો કે તે ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે પાછું આવશે તેથી તમે ક્યાં તો ઇન્ડક્ટરનો કરંટ અથવા કેપેસિટરના વોલ્ટેજને માપો છો તે એક સાઇનુસોઈડલ અચળ મૂલ્ય હશે જે ક્યારેય સમાપ્ત થતું નથી એ જ રીતે અહીં બરાબર એ જ થાય છે જ્યારે R અનંતની બરાબર થાય છે ત્યારે ડેંપિંગ ફેક્ટર 0 હશે આમ આ ડાબી બાજુની સર્કિટ શ્રેણી R L C સર્કિટ તરીકે ઓળખાય છે અને જમણી બાજુની સર્કિટ સમાંતર R L C સર્કિટ તરીકે ઓળખાય છે હવે આ બાબતોનું ધ્યાનપૂર્વક અર્થઘટન કરવું અગત્યનું છે ઓછામાં ઓછું આ કિસ્સામાં જ્યારે સોર્સ હાજર હોય ત્યારે આપણે R L અને C ને શ્રેણીમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ પરંતુ સર્કિટને જોઈને આવા સહજ અર્થઘટન હંમેશા શક્ય ન હોઈ શકે આ કિસ્સામાં ઓછામાં ઓછું જ્યારે સોર્સ હાજર હોય ત્યારે તે સ્પષ્ટ નથી કે RL અને C કેવી રીતે સમાંતર છે પરંતુ જો તમે સ્ત્રોતને 0 પર સેટ કરો છો તો RL અને C સમાંતર છે આમ તે જ ગણાય છે કે તમારી પાસે સર્કિટમાં વધારે સ્ત્રોતો પણ હોઈ શકે છે પરંતુ જ્યારે તમે બધા સ્વતંત્ર સ્ત્રોતોને 0 પર સેટ કરો છો જો સર્કિટમાં RL અને C નું માત્ર શ્રેણી જોડાણ હોય તો એ સિંગલ લૂપમાં છે તો તે RLC સિરીજ સર્કિટ છે સમાંતર RL અને C સાથે માત્ર બે નોડ છે જે સમાંતર RLC સર્કિટ છે હવે કારણ કે તમારી પાસે વધારે સ્વતંત્ર સ્ત્રોતો હોઈ શકે છે અને તમે ઘટકોને ગમે ત્યાં વિભાજિત કરી શકો છો તમારી પાસે ખૂબ જટિલ દેખાતી સર્કિટ હોઈ શકે છે જે આખરે શ્રેણી RLC અથવા સમાંતર RL C સુધી ઘટાડે છે દાખલા તરીકે આ એક ઉદાહરણ છે ચાલો કહીએ કે કયા પ્રકારની સર્કિટ છે તે તરત જ સ્પષ્ટ થતું નથી પરંતુ ફરીથી જો તમે V s ને 0 પર સેટ કરો છો તો પછી તેમને આ તરફ જોતા તમારી પાસે એક જ રેઝિસ્ટર R 1 સમાંતરમાં R 2 છે તેથી તમારી પાસે શ્રેણીમાં એક જ રેઝિસ્ટર ઇન્ડક્ટર અને કેપેસિટર છે તેથી આ એક શ્રેણી R L C સર્કિટ છે અને તમે સમાંતર R L C સર્કિટ માટે સમાન રીતે અન્ય જટિલ સંયોજનો પણ ધરાવી શકો છો હવે આ સર્કિટ ખૂબ જ જટિલ લાગે છે પરંતુ મુદ્દો એ છે કે ચાલો કહીએ કે હું આને I s કહું છું અને મેં આને 0 કહ્યું આ એક ઓપન સર્કિટ બને છે અને આ ફાઇલને પાછળથી જોતા તમારી પાસે કેટલાક રેઝિસ્ટર R x છે અને તેવી જ રીતે જો હું આ રીતે પાછળ જોઈને આ વોલ્ટેજ સ્ત્રોત V s ને 0 કહું તો જો હું C 1 અને C 2 કહીશ તો મારી પાસે ફક્ત આ બેનું સમાંતર સંયોજન હશે તેથી આખરે મારી પાસે ફક્ત R xl અને C 1 C2 સમાંતરમાં છે અને આ એક સમાંતર RLC સર્કિટ છે તેથી q માટેનું સમીકરણ R x વર્ગમૂળમાં C બાય L આ કિસ્સામાં અનુસરે છે તેથી તે એક મહત્વપૂર્ણ તફાવત છે અને જો તમે ખરેખર મૂંઝવણમાં હોવ તો સર્કિટ શું છે તે સૌ પ્રથમ તમે સ્ત્રોતોને 0 સુધી ઘટાડી શકો છો તમે કહી શકશો કે શું તે શ્રેણી સમાંતર છે અને જો તમે ન કરી શકો તો આખરે તો સામાન્ય કરેલ વિકલન સમીકરણ લખો અને યોગ્ય રીતે શબ્દો ઓળખો અને ક્વાલિટી ફેક્ટર શોધો તમારે તે કોઈપણ રીતે કરવું પડશે કારણ કે તમારી પાસે ચોક્કસપણે રેઝિસ્ટર કેપેસિટર્સ અને ઇન્ડક્ટર મૂળભૂત રીતે સેકન્ડ ઓર્ડર સર્કિટ સાથે હોઈ શકે છે જે કોઈપણ સ્વરૂપમાં વર્ણવેલ નથી દાખલા તરીકે જો મારી પાસે V s બરાબર 0 હોય તો તમારી પાસે R L અને C ની શ્રેણી જોડાણ સાથે એક પણ લૂપ નથી કે તમારી પાસે સમાંતરમાં R L અને C સાથે માત્ર બે નોડ નથી આ કિસ્સામાં એકમાત્ર રસ્તો એ છે કે તમે અમુક ચલ પસંદ કરો છો તેનું વિકલન સમીકરણ લખો ચાલો V c અથવા i l કહીએ અને વિકલન સમીકરણ જૂથને જમણી બાજુએ ડાબી બાજુના તમામ ચલોને યોગ્ય રીતે સામાન્ય કરીએ અને ડેમ્પિંગ ફેક્ટર અને નેચરલ ફ્રિક્વન્સી શોધો તેથી તે કરવાનો આ એકમાત્ર રસ્તો છે અને એકવાર તમે તે કરી લો તે પછી તમે નેચરલ રિસ્પોન્સ અને ફોર્સ રિસ્પોન્સ શોધી શકશો અને બધું જ ત્યાં છે